આ કોર્સમાં આપનું સ્વાગત છે ડિઝાસ્ટર પુનઃપ્રાપ્તીRecoveryરિકવરી અને વધારે સારી રીથે નિર્માણBuild Back betterબિલ્ડ બેક બેટર મારું નામ રામ સતીષ છે હું ભારતીય સ્થાપન સંસ્થા રુર્કીના આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગનો ફેકલ્ટી છું આજે અમે જોખમમાં જોખમવાળા આર્કિટેક્ચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેથી આજે આપણે સૂચિતાર્થોની સાથે સૈદ્ધાંતિક ઘટક વિવિધ પ્રકારના ઉદાહરણો સાથેના વ્યવહારિક અસરો અને કેવી રીતે આર્કિટેક્ચરને ડોમેન તરીકે સિદ્ધાંત સાથે સમન્વય કરે છે તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને આપત્તિ પછીની પુનરીકવરીપ્રાપ્તિ પ્રથામાં જ્યારે પણ કોઈ આપત્તિ થાય છે ત્યારે આપણે ફક્ત લોકોના જીવન માટે જ નહીં પરંતુ તેમની મિલકતોને નાગરિક ઇમારતોને ધાર્મિક મકાનોને સમુદાયોના સાંસ્કૃતિક વારસોને મોટું નુકસાન પહોંચાડીએ છીએ દાખલા તરીકે આ ફોટોગ્રાફમાં તમે જે જોઈ રહ્યા છો તે છે નેપાળનો દરબાર ચોરસ તાજેતરના નેપાળનો ભૂકંપ અને યુનેસ્કોના વારસા હેઠળની અનેક એતિહાસિક ઇમારતોને તોડી પાડવામાં આવી છે હવે આ એઈતિહાસિક ઇમારતોના પુનર્નિર્માણમાં ઘણા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આ સ્થાન ભક્તપુર તરીકે ઓળખાય છે જે કાઠમંડુમાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ હેઠળ સૂચિબદ્ધ છે તે 12 મી અને 18 મી સદીમાં પાછું જાય છે જ્યાં આ વિશેષ ચોરસ પરંપરાગત રીતે રાજ્યાભિષેક સમારોહ અને ધાર્મિક તહેવારો માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો અને ઘણી રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું તેથી દેખીતી રીતે ફક્ત તેના આશ્રયસ્થાનથી જ નહીં પણ ખોવાયેલા વારસાને ફરીથી બનાવવાની પણ જરૂર હતી એ જ રીતે 2003 માં ઇરાનમાં બમ ભૂકંપ જે તમે અહીં જોઈ શકો છો તે ભૂકંપ પહેલા અને પછી છે તમે અહીં જે જોઈ શકો છો તે એક વિશાળ ડિમોલિશન છે જે તમે રબલ ચણતરને જોઈ શકો છો મારો મતલબ કે એતિહાસિક સ્થળ પર આખો ભંગાર પડ્યો છે અને લગભગ એક દાયકાથી વધુ સમયગાળો લીધો તે સમગ્ર પ્રક્રિયાને તમે ફરીથી જાણો છો અને દરેક સ્મારક મૂલ્યની છે અથવા તેની દરેક બિલ્ડિંગ ભલે તે વેપારી માલિક છે મારો અર્થ વેપારીઓનુ ઘર છે અથવા તે કોઈ નાગરિક મકાન છે અથવા તે કોઈ કિલ્લો છે તેથી ખરેખર તેના એતિહાસિક મહત્વને સમજવા તેની ભૌતિકતાને સમજવા અને પછી તેની એતિહાસિક અખંડિતતા અને તેના એતિહાસિક સંદર્ભમાં પ્રતિબિંબિત કરવા માટે ખૂબ લાંબા સમયની જરૂર છે જ્યારે આર્કિટેક્ટ્સ સાંસ્કૃતિક સેટિંગ્સમાં કામ કરે છે ખાસ કરીને આપત્તિ પછીની સ્થિતિમાં પુનપ્રાપ્ત થાય ત્યારે આ એક સૌથી મોટો પડકાર છે અહીંની જેમ તમે ગુણધર્મોની સૂચિ જોઈ શકો છો રાજ્યની મિલકતો કે ખાનગી સંપત્તિ કઇ છે અને તે એક સીટાડેલ છે પછી ભલે તે કોઈ રહેણાંક હોય પછી તે મસ્જિદ છે અથવા ધાર્મિક ઇમારતો છે અને જે રાષ્ટ્રીય વારસો હેઠળ સૂચિબદ્ધ છે આ ભૂકંપ દ્વારા નુકસાન અને પછી જર્મન એનજીઓ તરફથી વિવિધ સંગઠનો દ્વારા તાજેતરના પ્રયત્નો પુનર્નિર્માણ માટે આગળ આવ્યા અને ઇરાન સરકાર અને જર્મન ભાગો વચ્ચે એક પ્રકારનો સહયોગ છે અને આ રીતે તેઓએ થોડા ઉદાહરણોની જેમ કામ કરવાનું શરૂ કર્યું જ્યાં માટીના મકાન દ્વારા વેપારી મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓ એક પ્રકારનાં ફાઇબર મજબૂતીકરણોનો ઉપયોગ કરે છે અને વૈકલ્પિક સામગ્રીને જોતા હોય છે ભવિષ્યમાં પણ ભૂકંપને ટકાવી શકે છે તેથી તેઓ ખરેખર આ દિવાલોનું નિર્માણ કેવી રીતે કરી રહ્યા છે અને આર્ચર પણ છે દિવાલો આ છે કારણ કે તમારે તે જ ફોર્મ પાછું મેળવવાની જરૂર છે જે તમે જાણતા હોવ કે સૌ પ્રથમ તમારે કઈ પ્રકારની વૈકલ્પિક સામગ્રી મેળવવાની છે અને કુશળ મજૂર આપણે તેમને કેવી રીતે તાલીમ આપી શકીએ અને સંરક્ષણ તે ફક્ત સાચવણી અથવા પુનર્નિર્માણ અથવા પુનર્સ્થાપન પ્રક્રિયા જ નથી અમે તેને એક પ્રકારનાં સંરક્ષણ પ્રોજેક્ટ તરીકે કહી શકીએ છીએ જે આ તમામ ઘટકોની મોટી છત્રી છે જે પુનસ્થાપના પુનર્નિર્માણ પાસાઓ અને તે જ સ્થાને છે જે આ ઉત્પાદનની પ્રામાણિકતા સાથે વ્યવહાર કરે છે જે તમે જાણો છો કે આ વિશેષ હેરિટેજ બંધારણ શું છે અને તેની કેવી કિંમત બાકી છે જેથી આપણે જ્યારે આ પ્રકારના સંરક્ષણ કાર્યો કરી રહ્યા હોઈએ ત્યારે આપણે ખરેખર તે કેવી રીતે પ્રતિબિંબિત કરી શકીએ તેથી આ આપણાં નિયમિત આશ્રયસ્થાનો અને આવાસ કાર્યક્રમો સિવાયના કેટલાક પડકારો છે જેનો આપણે આપત્તિથી પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય રીતે સામનો કરીએ છીએ અમે સ્થાન અને ઓળખ આપતી જગ્યા અને સ્થળની ઓળખ સાથે પણ વ્યવહાર કરીએ છીએ ચાલો સમાંતરમાં થોડીક વાત કરીએ હું સ્થળની વિભાવનાઓ અને તેની ઓળખ વિશે ચર્ચા કરવા માંગુ છું જ્યારે આપણે ઘણા સિદ્ધાંતો ભૂગોળશાસ્ત્રીઓ માનવશાસ્ત્રી સમાજશાસ્ત્રીઓના સ્થાન વિશે વાત કરીએ છીએ ત્યારે તેઓ દલીલ કરે છે કે સ્થળ એક પ્રાદેશિક વૃત્તિ છે ત્યારે તે એક સીમા છે જ્યાં વ્યક્તિ સલામત આરામદાયક લાગે છે તે એક પ્રકારની હયાતી વૃત્તિ પણ છે જેને સામાન્ય રીતે અક્ષાંશ અને રેખાંશ દ્વારા કોઈ ભૌગોલિક સ્થાન સાથે ઓળખવામાં આવે છે અને તે તેના ભૌતિક સ્વરૂપ દ્વારા પણ પ્રતિબિંબિત કરે છે અને જે એક ભૌતિક સુવિધાઓ છે શું તે ટેકરી સ્થાપત્ય છે પછી ભલે તે દરિયાકાંઠાની સ્થાપત્ય હોય પછી ભલે તે તેની કુદરતી સેટિંગ્સ અને બિલ્ટ વાતાવરણમાં હોય વધુ મહત્ત્વની વાત એ છે કે તે સ્થાન અર્થ અને મૂલ્યો સાથે સંકળાયેલું છે કે લોકો અથવા સમુદાયો તેમાં રોકાણ કરે છે જેથી આ તે સ્થાન છે જ્યાં ઓળખાણ આવે છે સ્થાન વિશે ઘણી ભૂગોળશાસ્ત્રીઓની વાત એક સામાજિક રચના છે ડોરેન મેસી તેના વિશે વાત કરે છે તે એક સામાજિક રચના છે અને અમે સક્રિયપણે સ્થાનો બનાવીએ છીએ અને સ્થાનની આપણી કલ્પનાઓ તે સમાજના ઉત્પાદનો છે જેમાં આપણે જીવીએ છીએ વિદ્યાર્થીઓને સમજવા માટેનું એક નાનું ઉદાહરણ હું આશા રાખું છું કે તમારામાંથી ઘણા લોકોએ કાસ્ટ અવેની મૂવી જોઈ હશે જ્યાં ટોમ હેન્ક્સએ કોરિયાની વ્યક્તિની ભૂમિકા ભજવી હતી અને તે કોરિયાની ફ્લાઇટમાં હતા ત્યારે ફ્લાઇટમાં અકસ્માત સાથે મળ્યો હતો અને તે એકલવાયો બચી ગયો છે તે પોતાને એક ટાપુમાં શોધી રહ્યો છે જે એક અસ્પૃશ્ય ટાપુ છે જે કોઈ તે ટાપુ પર ક્યારેય નથી આવ્યો અને આખી વાર્તા તે 4 વર્ષ સુધી તે સ્થળે કેવી રીતે રહે છે તે વિશે છે એક સિવિલાઇઝ્ડ વ્યક્તિ જ્યારે તે ખરેખર પોતાને માટે આગ બનાવતો હતો ત્યારે તેની ઉત્તેજનાને જુએ છે તેથી તે શિકારી બની જાય છે તે તેનું ઘર બને છે તે પોતાનું સ્થાન બનાવે છે તે છેલ્લા 4 વર્ષથી પોતાની આદતો બનાવે છે તે પોતાની સ્થાનની ભાવના વિકસાવે છે એક દિવસ તેને કિનારેથી એક નાના ફૂડ પેકેટની ડિલિવરી મળે છે જે ખરેખર કિનારાથી તરતી હોય છે તે કદાચ આ જ અકસ્માતથી હોઈ શકે છે અને પછી તેને એક નાનો ફૂટબોલ મળે છે અને તે તેનું નામ વિલ્સન રાખે છે અને વિલ્સન તે ટાપુમાં તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન તેમના માટે એક કંપની બની જાય છે અહીં તે વિશે વાત કરે છે તે વિલ્સનની કાળજી રાખે છે તે વિલ્સન વિશે વાત કરે છે તે વિલ્સન સાથે વાત કરે છે તે તેની પીડા શેર કરે છે ગુસ્સો બધું તેની સાથે રાખે છે અહીં જે કંઈ પણ તે ફક્ત ખોરાક અથવા આશ્રય માટે જ નથી તે છે કે માણસ કેવી રીતે અન્ય વ્યક્તિ સાથેના સંબંધનો અહેસાસ કરે છે જો કે તે જીવંત નથી પરંતુ તે હજી પણ થોડો લગાવ બનાવે છે તે અહીં 4 વર્ષ જીવે છે અને પછી એક દિવસ તે ગુસ્સે થઈ જાય છે અને તે વિલ્સનને બહાર ફેંકી દે છે પછી 4 વર્ષ પછી તે ફરીથી ઘરે જવાનો માર્ગ શોધશે તે રાત્રે જ્યારે તે ક્રોધમાં વિલ્સનને ફેંકી દે છે ત્યારે તે ફરીથી પાછો જાય છે અને વિલ્સનને શોધે છે જેથી તમે જાણો છો પ્રેમ અને લાગણીઓ બંને એક ક્રમમાં રમે છે અને જ્યારે તે નાની બોટમાં મુખ્ય ભૂમિ પર પાછા ફરતો હતો ત્યારે એક વિશાળ વાવાઝોડું આવે છે અને અંતે તે તેના વિલ્સન ગુમાવે છે તો અહીં મારે અહીં જે કહેવું છે તે છે એક માણસ ઘણી બધી ભાવનાઓ તેના મૂલ્યો સાથે જોડાયેલ છે 4 વર્ષ કે બોલ તેને એક અસ્તિત્વનો ખ્યાલ આપે છે તે સ્થાનો વિશે સડકની વાતો આપણા સિવાય રહી શકતી નથી પરંતુ તેટલું જ મહત્વનું છે કે આપણે સ્થાનો વિના રહી શકતા નથી આપત્તિ પછીના કેટલાક અનુભવની જેમ કે જ્યાં મારો પ્રવાસ શરૂ થયો છે જમણી બાજુની પુનરીકવરી પ્રાપ્તિ અને ગુજરાત ભૂકંપ ભૌગોલિક ગુંબજો પર લાતુર ભૂકંપ છે આપત્તિ પછીનો સંદર્ભ હંમેશાં લાભકર્તાઓ અને પ્રદાતાઓ બંનેની ખૂબ જ તાત્કાલિક જરૂરિયાત જોવામાં આવે છે તેમના માટે પ્રબંધકોની તે ખૂબ જ મોટી જરૂરિયાત છે કારણ કે તેઓએ તેમના મકાનો ગુમાવનારા લોકો માટે સહાયક હાથ આપવાનો રહે છે તાત્કાલિક આવશ્યકતા છે કે તેઓએ તે પ્રકારના દબાણયુક્ત પરિસ્થિતિ માટે તેમના પરિવારોને આશ્રય આપવાની જરૂર છે લોકો ગમે તે સ્વીકારે છે તેઓ નિશુલ્ક મેળવે છે અથવા જે પણ મળે છે તે તે રીતે લાતુરમાં સમાપ્ત થયું આજે પણ ઘણાં ઘરો હજી 20 વર્ષથી પણ વધુ ખાલી છે પરંતુ હજી પણ ઘણાં ઘરો તમને તે ત્યજી દેવાય છે તે હવે આ પરિસ્થિતિ આપણી પાસે કેવા પ્રકારની હાઉસિંગ ડિમાન્ડ છે તે સંવાદ તરીકે ખુલે છે હવે ઘણા બધા આવાસો સોલ્યુશન્સ હોવા છતાં પણ લોકો તેને નકારી કાઢવા માટે સક્ષમ કેમ છે મકાનની બહાર ઘરની બહારનું શું છે તે પ્રશ્નાથી દૂર છે તેથી જ લોકોએ આજીવિકા માટે નકારી કાઢયા હોઈ શકે છે તેમને તેમની સામાજિક જરૂરિયાતો સાથે નિકટતાની જરૂર છે અથવા તેમના પશુઓની જરૂરિયાત છે ત્યાં અન્ય ઘણા પાસાં છે જે લોકોને આ પસંદગીઓ લેવા માટે બનાવે છે સુનામીના તુરંત પછી જ્યારે હું મારા માસ્ટર સમય દરમિયાન મુસાફરી કરતો હતો ત્યારે હું તામિલનાડુમાં મુસાફરી કરતો હતો એરોવિલમાં મેં અગાઉ જ્યાં કામ કર્યું તે સ્થળની મુલાકાત લીધા પછી એકવાર વિવિધ એજન્સીઓ કેવી રીતે કાર્ય કરે છે તે હું જોઈ રહ્યો હતો હું વિવિધ આર્કિટેક્ટ્સ સાથે વાતચીત કરતો હતો અને ત્યાં જ એરોવિલે બિલ્ડિંગ સેન્ટર કેટલાક આવાસ વિકલ્પોની દરખાસ્ત કરી રહ્યું છે તો તમે જે નિર્માણ કરી રહ્યાં છો તેના થોડા ફોટોગ્રાફ્સ છે જે આર્કિટેક્ટ્સે દર્શાવ્યું છે કે આ તે ઉકેલો છે જેની તેઓ સમીક્ષા કરી શકે છે ત્યાં કામ કર્યા પછી મને તે પણ સમજાયું છે કે આ આર્કિટેક્ટ્સે અગાઉ શું કામ કર્યું છે હું જોઈ શકું છું કે ત્યાં અમુક પ્રકારના અનુકરણો છે જેનું અનુકરણ કરવાનો પ્રયાસ લોકો તેમના અગાઉના પ્રોજેક્ટ્સથી કરી શકે છે આર્કિટેક્ટે સમાન પ્રોજેક્ટ પર કામ કર્યું છે જે વાસ્તવિક પ્રોજેક્ટ છે તેથી ટેરાકોટ્ટાની છતની રચનાએ તેને મોડ્યુલ તરીકે સરળ બનાવ્યું હશે અને તેને ગામના વિકાસ માટે અથવા તેને ગમે તેટલું ક્લસ્ટર વિકસાવવા માટે એક પ્રકારના સાર્વત્રિક ઉપાય તરીકે પ્રસ્તાવ મૂક્યો હશે તેથી અહીં કોઈ આર્કિટેક્ટ તરીકે જોઈ શકે છે કારણ કે તેણે પહેલાથી જે કર્યું છે તેનાથી અનુકરણ કરવાનો કોઈ વ્યાવસાયિક પ્રયાસ કરે છે હવે દાખલા તરીકે આ પ્રકારના ઉભા મકાનની બીજી એક ગોઠવણ છે તેથી ત્યાં કેટલીક અલગ સમજણ છે કે કેવી રીતે પૂરનું પાણી તે કંઈક નીચે જઈ શકે છે તેથી જુદા જુદા વિચારો પણ અહીં તમે વરંડા ખ્યાલ જોઈ શકો છો જે આ પરંપરાગત રૂપે તમે આજે તમિલનાડુમાં પણ મેળવી શકો છો તેથી જ્યારે આપણે સ્થળ અને જગ્યાની સૈદ્ધાંતિક સમજણ વિશે વાત કરીશું ત્યારે હેનરી લેફેબ્રેએ અવકાશના ઉત્પાદનનું કામ કરે છે તે જોવાની એક મહત્વપૂર્ણ સમજ છે તેમનું કહેવું છે કે જગ્યા એક સામાજિક ઉત્પાદન છે અને તે સૈદ્ધાંતિક એસેમ્બલીઝ અને રણનીતિ પ્રદાન કરે છે જેમાં શક્તિ સ્થાપત્ય અને તેમની સંકળાયેલ એજન્સીઓ આપત્તિ પછીની પુનપ્રાપ્તિના નિર્ધારિત ક્ષેત્રમાં જગ્યાના કેન્દ્રિયતાને બદલી અને સંભવિત રૂપે વિસર્જન કરે છે કેવી રીતે જુદી જુદી દળો જગ્યાને ખરેખર બદલી અને પરિવર્તન લાવી શકે છે અને તે તેના અર્થોને પણ બદલી શકે છે તેથી ત્યાં જ હું લેફેબ્રે જેની વાત કરું છું તેના વિશે ટૂંકમાં વાત કરી શકું છું લેફેબ્રે 3 પાસાઓ વિશે વાત કરે છે એક કલ્પના કરેલી જગ્યા છે રહેવાની જગ્યા છે જગ્યા માનવામાં આવે છે કલ્પના થયેલ જગ્યા જે ખરેખર બુદ્ધિ વિશે વાત કરે છે અને અહીં તે એક જગ્યા પણ છે જે કલ્પનાત્મક અથવા કલ્પનાશીલ છે જે આયોજકો વૈજ્ઞાનિક દ્વારા અવકાશની રજૂઆતો વિશે વાત કરે છે અને આ નિર્ણય લેનારાઓ દ્વારા વિકસિત કેટલાક સિદ્ધાંતો પરના કેટલાક દ્રષ્ટિકોણો પર આધારિત છે આ જ જગ્યાએ આપણે કલ્પના કરેલ જગ્યા એ એક વિચારધારા સાથે સંયોજનમાં એક નોલેજ અને વિજ્ઞાન છે અને સમજાયેલી જગ્યા બીજું સ્વરૂપ કે જે તે અવકાશી અભ્યાસની જગ્યા વિશે વાત કરે છે જ્યાં ચળવળ અને ક્રિયાપ્રતિક્રિયા થાય છે અને નેટવર્ક્સ વિકસિત થાય છે અને સાક્ષાત્કાર થાય છે આ તે છે જ્યાં દૈનિક દિનચર્યાઓ અને વ્યક્તિગત સ્તર તેમજ નેટવર્ક્સ તેના પર નિર્માણ કરવાનું ચાલુ રાખે છે માત્ર વ્યક્તિગત જ નહીં પણ સામૂહિક ઓર્ડર પર પણ તેથી જીવંત અવકાશ જે અવકાશમાં મનુષ્યના બેભાન અને અસામાન્ય સીધા સંબંધો છે જે પ્રતિનિધિત્વ અવકાશનું એક પ્રકાર છે તે વિવિધ સાંકેતિક માધ્યમથી વિવિધ સાંકેતિક પાસાઓ અને આ પ્રકારની સમજણના માધ્યમથી જીવન જીવે છે જ્યાં આપણી પાસે આ બુદ્ધિ છે જે આ કલ્પના કરે છે આ નેટવર્ક્સ જે આ નેટવર્કને વિકસિત કરે છે અને પછી તે વિવિધ છબીઓ દ્વારા કેવી રીતે સમજાય છે અને સાંકેતિક પાસાં છે આ આખું વ્યાખ્યાન કમિલો બોનો અને વિલિયમ હન્ટરના એક મહત્વના લેખના આધારે વિકસાવવામાં આવ્યું છે જેણે ખરેખર આપત્તિ પછીની પુનપ્રાપ્તિના સંદિગ્ધ સ્વરૂપ આર્કીટેક્ચર જોખમમાં લેખ બનાવ્યો હતો તેથી હું એક સંક્ષિપ્ત પાસાઓ વિશે વર્ણન કરવા જાઉં છું જે વિવિધ ઉદાહરણો સાથે તે પ્રોજેક્ટ વિશે મને જે સમજાયું છે તેની વિવિધ સમજ સાથે સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણથી વર્ણવેલ છે આપત્તિ પછીની અવકાશી પ્રેક્ટિસ એસેમ્બલીઝ એક મજબૂત જરૂરિયાત છે કે સિદ્ધાંત તરીકે આશ્રય પદ્ધતિઓએ આશ્રય પ્રથાના પરિવર્તન પ્રકૃતિ ખાસ કરીને આપત્તિ પછીની પુનરીકવરી પ્રાપ્તિમાં બાંધવામાં આવેલા વાતાવરણ પર વિચાર કરવો જોઇએ કારણ કે તે ટૂંકા ગાળાની મધ્યમ અને લાંબા ગાળાની અનુકૂલનશીલ પદ્ધતિઓ તરીકે બંને વિશે વાત કરે છે એક અન્ય યોગદાન કે જેનો હું ઉલ્લેખ કરવા માંગું છું તે છે પોલ ઓલિવરનું જરૂરિયાતો પૂરી કરવા માટે બાંધવા પરનું યોગદાન જ્યાં ભાગ 4 માં તે સંસ્કૃતિ આપત્તિઓ અને આપત્તિમાં નિવાસસ્થાન વિશે જે વાતો થાય છે તેના વિશે વાત કરે છે આદર્શરૂપે બિલ્ટ પર્યાવરણ પર આપણી અવલંબન જાતે જ નબળાઈમાં વધારો કરે છે કારણ કે આપણે બિલ્ટ પર્યાવરણ પર વધુ આધાર રાખીએ છીએ આપણે આશ્રયસ્થાનો પર વધુ આધાર રાખીએ છીએ પહેલાં જ્યારે માણસ ગુફાઓમાં છુપાતો હતો ત્યારે માણસ વિચરતો હતો તે સમયે નબળાઈ ઘટકનો એક અલગ અર્થ છે પરંતુ આજે આપણું જીવન નિર્ભર છે મારો અર્થ એ છે કે નિર્ભર પર્યાવરણ સાથે આપણું જીવનની નિર્ભરતા વધુ છે દાખલા તરીકે કેપ્પાડોસિયામાં સેન્ટ્રલ એનાટોલીયામાં એક ઉદાહરણ છે જ્યાં ઘણાં ખેડુતો રહે છે અને તમે આ ટુફા રોક પિનકલ્સ જોઈ શકો છો જે ખરેખર લાવા ધૂળની પ્રાચીન થાપણોમાંથી રચાય છે અને હવાના સંપર્કમાં હોવાને કારણે અને આ નરમ રોક સખ્તાઇથી થાય છે જેથી આંતરિક ભાગમાં પેઢી દિવાલો હોય છે તેથી લોકો તેમના તમામ નાના નિવાસોમાં રહેવા લાગ્યા અને લોકો તે ઘરોમાં રહેવા લાગ્યા અને તમે જાણો છો કે ફોલ્ટ લાઇન ટર્કીમાંથી પસાર થાય છે અને તે ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાંનું એક રહ્યું છે અને આ પિનકલ્સ ઘણીવાર આવાસોને નષ્ટ કરતી વખતે તૂટી પડે છે અને તમે તેમાંથી ઘણાને જોઈ શકો છો કેવુસિન જે ગ્રીક ગામ છે જે ખરેખર તોડી પાડવામાં આવ્યું છે અને આ લોકોને પાછા જવા અને અન્ય સ્થળે સ્થાયી થવાની તક હોવા છતાં તેઓ પાછા આવ્યા અને અન્ય ઘણા કારણોસર તેઓ સ્થાયી થયા કારણ કે પર્યટન એક છે મહત્વપૂર્ણ ઘટક લોકો આવે છે તેથી જ તેમની આજીવિકા આધારિત છે તેથી અન્ય સંકળાયેલા કારણો છે ઘરોની ભૌતિકતા અને ખાલી જગ્યાઓની સમસ્યાનું બીજું એક ઉદાહરણ હું કહેવા માંગુ છું આ સિસિલીના ગિબિલીનામાં છે જ્યારે 1968 ની હિંસક ભૂકંપને લીધે લગભગ 1 લાખ લોકો બેઘર થઈ ગયા છે અને અહીંયા મેયર કોરાએ ગિબિલીનાના શહેરી પુનર્નિર્માણ દ્વારા સાંસ્કૃતિક નવજીવન જોવાની વાત કરી હતી તે પહેલાં તે ફક્ત 5000 વસાહતો હતા પરંતુ હવે તેઓએ 50000 લોકો માટે આગાહી કરી છે તેથી જો તમે આર્કિટેક્ચરના સ્મારક પાસાને જોશો અને આજે તમે આ ચિત્રોમાં જે જોઇ રહ્યા છો તે કોઈ હાજર નથી તેથી પ્રોજેક્ટની વિશાળતા એટલી વિશાળ છે હાઉસિંગ જ્યાં તમે પહેલા જોઈ શકો છો તે પડોશીઓ સાથે વાતચીતની અનૌપચારિક રીત હતી પરંતુ અમારી પાસે આગળનો બગીચો છે જે ઘરને શેરીથી અલગ કરી રહ્યો છે અને તે ખરેખર પડોશીઓને અલગ કરે છે તેથી વિકેન્ડ માટે સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ અને પાર્કિંગના સ્કેલ છે કારણ કે તેઓ જે પ્રકારની વિશાળતાનો અંદાજ આપે છે તે પણ પ્રોજેક્ટની જાળવણી સાથે સંકળાયેલું છે અને આ વિશિષ્ટ ચોરસ કલાત્મક કલાકારો તેઓ કેટલાક કલાકારોને પણ લાવ્યા વિવિધ કલાકારો આ એક વિશાળ સ્પર્ધા જેવું બની ગયું છે એક મોટું પ્લેટફોર્મ છે જ્યાં ઘણા સર્જનાત્મક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓએ આ વિશિષ્ટ સ્થાનની રચના કરવાનું કહ્યું અને ઘણા કલાકારો આવ્યા અને તેઓએ તેના પર કામ કરવાનું શરૂ કર્યું અને આ બધી કેટલીક કસરતો છે કે જ્યાં સમુદાયને એક સાથે ખેંચી શકાય અને તેઓ પ્રેક્ટિસ કરી શકે છે અને તેઓ એક પ્રકારનો સહભાગી અભિગમ વિકસાવી શકે છે પરંતુ આજે તમે જે જોવા માટે સમર્થ છો તે છે ભંડોળના વિવિધ પ્રશ્નોના કારણે આજે આમાંની ઘણી કલાકૃતિઓ સંપૂર્ણપણે અર્ધ સમાપ્ત અથવા ફક્ત ત્યજી દેવાયેલી છે હવે તમે જે જોઈ શકો છો તે ઘણા લોકો ત્યાં નથી અને તેમનું આર્થિક પુનર્જીવન ત્યાં જાળવણીના પાસાં ઘણા અન્ય મુદ્દાઓ પાછળથી આવ્યા છે આ અગાઉની અસરગ્રસ્ત સ્થળ છે આ એક સ્મારક છે જે આલ્બર્ટો બુરીએ 12 હેક્ટરમાં ક્રેટો વિકસાવી છે જે તેમણે કર્યું તે તે ગામના સંપૂર્ણ હાડપિંજરને વસાહત તરીકે બનાવે છે અને તે કોંક્રિટ ટેકરા તરીકે બનાવે છે જ્યાં તે એક મીટર ઉંચાઇ વિશે વાત કરે છે અને તેથી તે એક મેમરી સામૂહિક મેમરી બની જાય છે તેથી તે કળાના કામમાં વિનાશ અને વેદનાનું સ્થળ ફેરવતા જૂના શહેરની સામૂહિક સ્મૃતિને અવકાશી પરિમાણ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ આપણે જે સમાન જોઈ શકીએ છીએ તે બંને ક્રેટો અને ગિબિલીના નુવાની એક સામાન્ય વસ્તુ છે જે મૌન છે પ્રથમ એવું શહેર છે કે જે કાયમ સિમેન્ટના કવચ હેઠળ કબજે કરવામાં આવ્યું છે ક્રેટોને કબજે કરવામાં આવ્યું છે જે ભૂતકાળના સંસ્મરણા તરીકે પુરાતત્ત્વશાસ્ત્રનું પુરાતત્ત્વવિદ્યા છે અને બીજું મકાનો સ્ક્વેર સ્મારકો અને અધૂરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કબ્રસ્તાન છે તેથી તે એક ઉદાહરણ છે જ્યારે આપણે સ્થળના દાર્શનિક પાસા વિશે વાત કરીએ છીએ જ્યાં ખાસ કરીને આપણે ધારણાવાળી જગ્યા વિશે વાત કરીએ છીએ અને જેમાં વસવાટ કરો છો જગ્યા જ્યાં ભાવનાત્મક જોડાણોની ચોક્કસ સમજણ દૈનિક પર મુકાય છે જ્યાં નિવાસ અને ટેવ એકબીજા સાથે સંપર્ક કરે છે તો તે આદત અને રહેઠાણ તે જ છે જ્યાં કિમ ડોવી પણ આવાસો વિશે વાત કરે છે બીજા જન્મ વિશે તે બોર્ડીયૂ ચર્ચા કરે છે બીજા જન્મ વિશે વાત કરે છે આ એવા કેટલાક શરણાર્થી ઘરો છે જે આઈકેઆએ બનાવ્યાં હતાં સીરિયા અથવા અફઘાનિસ્તાનના લોકોને તેઓને બળજબરીથી આ પ્રકારના પ્રિફેબ તત્વો વાપરવા માટે આપવામાં આવ્યા હતા તે તંબૂ શહેરો હોઈ શકે છે તે છાવણીઓ હોઈ શકે છે તે ઘણા અન્ય સ્વરૂપો હોઈ શકે છે કારણ કે તેઓને અલગ ક્ષેત્રમાં પ્રવેશવાની ફરજ પડી છે તેથી તે છે જ્યાં તેમને એક અલગ પ્રથા નિયમોનો વિવિધ સેટ વિવિધ પ્રક્રિયા શીખવાની હોય છે તેઓ કેવી રીતે આફ્રિકામાં રહેતા હતા અને તેઓ સીરિયામાં કેવી રીતે જીવતા હતા તે કેવી રીતે તેઓ અફઘાનિસ્તાનમાં રહેતા હતા તે તુર્કીમાં સ્થાપિત કરેલું છે અથવા તેઓએ બેલ્જિયમમાં સ્થાપ્યું છે તેનાથી ખૂબ જ અલગ છે તેથી તે તે છે જ્યાં તેઓ નવા ક્ષેત્ર અને નવા રમતનાં નિયમો સાથે ટેવાય છે તે રીતે સ્વીકારવામાં સમય લે છે ઘર અને બેઘર વચ્ચેનો સંબંધ ઘરની સરળ હાજરી અથવા ગેરહાજરી અને આશ્રયની શારીરિક પર્યાપ્તતા કરતાં વધુ જટિલ છે તેથી તે બિલ્ડિંગનો માત્ર એક ભાગ નથી ત્યાં તેનો અર્થ વધુ છે બીજો પાસું પ્રેક્ટિસ અને શિસ્તની જેમ સ્વાભાવિક જટિલતા આપત્તિ બાદ આશ્રય આપવા માટે ફક્ત એક જ સાંસ્કૃતિક સંદર્ભ નહોતો તે હંમેશાં 2 જ હોય છે તે ફક્ત એક અલગ હોય છે એક પાસે હોય છે અને અન્યમાં શક્તિશાળી અને શક્તિવિહીન રાહત સંસ્થાઓ અને પીડિતો હોય છે તેથી ત્યાં પ્રક્રિયાની 2 બોલીઓ છે એક આપનાર છે એક છે લેનાર એક ઇરાદે છે એક તેનો ભોગ છે સામૂહિક તાણની પરિસ્થિતિઓના મોટા વર્ગના ભાગ રૂપે એલન બાર્ટનની માનવામાં આવતી આપત્તિ જ્યારે સામાજિક સિસ્ટમના ઘણા સભ્યો તે સિસ્ટમમાંથી જીવનની અપેક્ષિત સ્થિતિ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જતા હોય છે અને વધુ અગત્યનું ખાસ કરીને રાહત કામગીરી સંસ્થાની પરંપરાગત અને સ્થાનિક સિસ્ટમો રાહત સંસ્કૃતિથી પરિચિત અને તેનો ઉપયોગ કરતી સિસ્ટમોની તરફેણમાં નકારી કાઢવામાં આવે તેવી સંભાવના છે તેથી જ્યારે પણ રાહત સંસ્થાઓ તે વિશ્વ દ્રષ્ટિ છે કે કેમ તે ઓક્સફામ છે કે કેમ તે કોઈ અન્ય ખ્રિસ્તી સહાય છે કે અન્ય કોઈ પણ સંગઠન આ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવે છે તેઓ સ્થાનિક સિસ્ટમ શું છે તે ધ્યાનમાં લેતા નથી તેથી તેઓ ફક્ત માને છે કે તે સ્થાનિક સિસ્ટમોમાં પરંપરાગત છે જે કામ કરતું નથી પીડિત સંસ્કૃતિને સ્થાનિક પરંપરાગત સ્વદેશી પ્રણાલીની આફતની અપેક્ષા કરવામાં નિષ્ફળતા અંગે જાગૃત કરવામાં આવે છે અથવા જ્યારે બને ત્યારે તેનો સામનો કરી શકશો પીડિતોને એ સમજવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા કે તેમના પરંપરાગત મોડેલો આ નિષ્ફળતાના કારણો છે જે એક બાબત છે કે જેના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ તમે કોઈ બીજા સ્થળેથી આવી રહ્યા છો પરંતુ તે પછી સમજણનો અભાવ સમજ્યા વિના આપણે ખરેખર તેમને શિક્ષિત કરીએ છીએ કે તેમની સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળતા નથી અને અમે સહભાગી પદ્ધતિઓ વિશે વાત કરીએ છીએ ઘણા કેસોમાં આપણે જોઈ શકીએ છીએ કે અમે મોડેલો કર્યા અને અમે કહી શકીએ કે તેમાંથી એક પસંદ કરો અમે તમને પસંદગી આપી રહ્યા છીએ અને તે પછી તે બિચારો વિચારે છે કે હું જે કંઇ પણ મફત લઈ શકું તે મને લેવા દો આપત્તિ પહેલા અને વિનાશ પછી તેની પરિસ્થિતિ જુદી છે પરિસ્થિતિની ગતિશીલતા પરિસ્થિતિગત પાસા સમય સમય પર બદલાય છે જ્યારે તેઓ ભાગીદારી વિશે વાત કરે છે ત્યારે કોઈએ ભાગીદારીનો અર્થ શું કરે છે અને કોને તે પ્રસ્તુત કરે છે અને સૌથી અસ્પષ્ટ શરતો અને ખ્યાલોમાં સૌથી શક્તિશાળી છે તેથી આપણે તે સહભાગી પાસા પર સ્પષ્ટ થવાની જરૂર છે આ મોડેલો વારંવાર ઉપલા અમલીકરણ દબાણ દ્વારા સંચાલિત પરિણામ દ્વારા આપવામાં આવતા ઉકેલો તેઓ વારંવાર પરિણામની અપેક્ષા રાખે છે કે કેમ તે કોઈ નિવાસસ્થાન છે શું તે એક રહેઠાણ છે શું તે ક્લસ્ટર છે અને છે મર્યાદિત વિવિધ હસ્તક્ષેપો દ્વારા લાક્ષણિકતા જેથી પ્રોજેક્ટ મોડ તેથી તેઓ મર્યાદિત વિવિધ હસ્તક્ષેપો અને દાતાઓ અને એજન્સીઓના વિભાજન અને બળજબરીથી અક્ષમ કરેલી વસ્તીનું સંચાલન કરવાના રાજકીય અસ્પષ્ટતા તરફ ધ્યાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તે માત્ર એક એજન્સી જ નથી કે દરેક વસ્તુ સાથે વ્યવહાર કરે તે એક એજન્સી છે જે આશ્રયની સાથે કામ કરે છે બીજી સર્વેક્ષણ સાથે વ્યવહાર કરે છે તેમની આજીવિકા સાથે વ્યવહાર કરે છે જેથી વિવિધ ટુકડા કરનારી એજન્સીઓ એક લાભકારી સમુદાયને વિવિધ ખૂણામાં મદદ કરવા આગળ આવે તેથી હંમેશાં ત્યાં એક સંવાદ હોય છે જે અંતર છે જે આની અંદર આવે છે બીજું પાસું નિયંત્રણ દાખલા છે સહાય ઉદ્યોગ સંસ્કૃતિ જ્યાં સંગઠનો સમર્થકોના વિરોધ સામે સંઘર્ષ કરે છે જ્યાં તેઓ અગાઉ ભંડોળ પૂરું પાડતા હોય તેનાથી કંઇપણ વધારે રોકાણ કરવા તૈયાર ન હોય જ્યાં નિયમનકારો કોઈપણ નિયંત્રણને ગુમાવી શકે છે તેની મંજૂરી આપવા માટે અનિચ્છા રાખે છે તેથી સહાય એજન્સીઓ પણ તેઓએ અમુક અજમાયશ અને ભૂલ પ્રક્રિયા વિકસિત કરી શકે છે તેઓએ અમુક નમૂનાઓનું પરીક્ષણ કર્યું હોઈ શકે અને તેઓ આ બાબતોને જાપાન પછી ભલે તે ચીન હોય ભારત તે શ્રીલંકા છે કે કેમ અમલ કરવા માંગે છે તે બાંગ્લાદેશ છે તમે કાગળના કચરાના ઉંચા બાંધકામ સાથે કરી રહ્યા છો મારો મતલબ કે જો માળખું કાગળના કચરાથી બનેલું છે જો ત્યાં કામ કરવામાં આવે તો તેઓ અહીં પણ આ લાદવાનો પ્રયાસ કરી શકે છે તેથી તેઓ મોટે ભાગે જે બાબતે પહેલાથી ભંડોળ પૂરું પાડ્યું છે તેની ચકાસણી કરી છે તેમાં રોકાણ કરવાનું વિચારે છે અને તે જ રીતે મંજૂરી આપતા અધિકારીઓ પાસે તેમની પાસે કેટલીક નવી બાબતોને મંજૂરી આપવાનો પડકાર પણ છે કારણ કે આ કેવી રીતે ચકાસી શકાય છે કે આને કેવી રીતે માન્ય કરવું જોઈએ તકનીકી અને સહભાગી રેટરિક આપણે એક એવા છીએ જ્યાં આપત્તિ સંદર્ભમાં આર્કિટેક્ચર વ્યવસાય એક જ દ્રષ્ટિથી વહેંચાયેલ દ્રષ્ટિ તરફ વળી ગયો છે બિલ્ડ બેકના પ્રથમ સંસ્કરણમાં જ્યાં માઇકલ લિયોન્સ અને અન્ય લેખકોએ દર્શાવ્યું છે કે વિવિધ સહભાગી અભિગમો સફળ રહ્યા છે અને સ્પષ્ટ છે કે તેઓએ દરેક અભિગમોના ગુણદોષ પણ ખરીદ્યા છે અને વિવિધ કિસ્સાઓ લાવ્યા છે જેમ કે મોટાભાગના તેઓ લોકોને કેન્દ્રમાં મૂકવાની વાત કરે છે જેમ કે આપણે કેટલાક ઉદાહરણોમાં જોઈ શકીએ જ્યાં દક્ષિણ ભારતીય માછીમારો સંઘ બેની કુરીયાકોઝ જ્યાં તેમણે દસ્તાવેજીકરણથી ડિઝાઇનની રચના માટેના બાંધકામની પ્રક્રિયા સુધીનો સમાપ્ત કરવા માટેનો એક અભિગમ અમલમાં મૂક્યો છે અને એકથી એક પરામર્શ પ્રક્રિયા તે સમય લેવાની પ્રક્રિયા રહી છે જ્યાં તમે બર્નસ્ટીન અને સુષ્મા આયંગરને જાણો છો તેઓએ આ વિશે વાત કરી કે હાઉસિંગ કન્સ્ટ્રક્શન ઇન્ડિયાના દાખલાઓ કેવી રીતે નિર્બળ સ્વ બિલ્ટ હાઉસિંગથી સુરક્ષિત કોન્ટ્રાક્ટર સંચાલિત સ્થાનાંતરિત થઈ ગયા છે અને તેઓ માલિક સંચાલિત પ્રસ્તાવના અભિગમો પર પણ ભાર મૂકે છે અને અન્ય એવા પાસાં પણ છે કે જ્યાં તે વિશેષ મોનોગ્રાફમાં વિવિધ વધારામાં માલિક સંચાલિત પ્રક્રિયાના સ્કેલિંગ વિશે ચર્ચા કરવામાં આવી હતી કેવી રીતે એક સમયે એક ઘર એક ઘરમાંથી 100 ને ગુણાકાર કરે છે અને એક ક્લસ્ટરથી ઘણા ક્લસ્ટરોની પ્રતિકૃતિ તેથી આ તે છે જ્યાં વિવિધ માલિક સંચાલિત અને ઠેકેદારથી ચાલતી પ્રક્રિયાઓ કાર્ય કરે છે ખાસ કરીને તેના નિર્માણ થયેલ સ્વરૂપોની પ્રગતિની દ્રષ્ટિએ અને તેઓ કેવી રીતે સ્કીમાટા અથવા કોઈ મોડેલ વિકસાવે છે અને તે પછી તે કેવી રીતે તેને આ નકલ કરી શકે છે કે ક્લસ્ટરના સ્કેલમાં તે સંપૂર્ણ મોડેલમાં સમાધાનના સ્કેલમાં છે કે કેમ તેથી તે તે છે કે તે બંને દરેક મોડેલના ગુણદોષ છે જમીનના કાર્યકાળ અને માલિકીના મુદ્દાઓ પણ છે જે લોકો પહેલા મકાનો ધરાવે છે અને જેઓ આપત્તિમાં પોતાનાં મકાનો ગુમાવી કદાચ જ્યારે સહાય એજન્સી સમર્થન આપે ત્યારે તેઓ કાર્યકાળનો સંપૂર્ણ કાર્યકાળ નહીં આપી શકે પરંતુ જે લોકો પાસે ઘરો નથી જેની પાસે થોડા પૈસા છે પરંતુ હવે તેઓ જમીન પરવડી શકે તેમ છે અને તે પછી તેમનો કાર્યકાળ છે તેથી કાર્યકાળમાં હંમેશાં અને માલિકીની બાબતમાં વિસંગતતાઓ જોવા મળે છે તમે સહાય એજન્સીને શું આપ્યું છે અને લોકોએ શું વિકસિત કર્યું છે તે તમે જોઈ શકો છો હંમેશાં એક વૈયક્તિકરણ એ સાંસ્કૃતિક ખામીઓનો કુદરતી પ્રતિસાદ હોય છે કે કેમ તે રસોડું છે ભલે તે ધાર્મિક હોય તમે જે જોઈ શકો છો તે છે શૌચાલયને પૂજા સ્થળ તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યું છે તેથી તેનો અર્થ એ કે ધાર્મિક પાસાઓ સાથે કરવાનું વધુ છે બે ભાઈઓએ એક પરિવારની રજૂઆત કરવા માટે એક જ છત લંબાવી છે તેથી એક પરિવાર છે સુનામીમાં પતિ ગુમાવનાર મહિલા તેને ખરેખર કોઈ આજીવિકા સપોર્ટ નથી તેથી તેણીએ એક મકાન વિકસિત કર્યું ત્યાં લોકો માટે રમવાની કોઈ જગ્યા નહોતી જેથી તેઓએ નજીકમાં જાહેર સ્થળો પર અતિક્રમણ કરવાનું શરૂ કર્યું તેથી આ સ્થાનને કેવી રીતે જીતવામાં આવે છે અને આ સ્થાનને કેવી રીતે સુધારવામાં આવે છે તેના ઘણા પરિમાણો છે સામાન્યતા અને આપત્તિઓની સામાન્યતા રાહત એજન્સીઓ સામાન્ય રીતે તેઓ ભાગ્યે જ ધ્યાન આપે છે કે જેમાં આવાસ પહોંચાડવામાં આવે છે મોટેભાગે એમ ધારીને કે વિકાસશીલ દેશોને ઓછી કિંમતવાળી સામાજિક આવાસ યોજનાઓ કોઈ નાણાંકીય પદ્ધતિઓનો અનુભવ નથી અથવા તો તેઓ ઘણી વાર સમૃદ્ધ અને સ્થાપિત અનૌપચારિક ક્ષેત્ર ધરાવે છે તેથી આ એક પ્રકારની માન્યતા પ્રણાલી છે કે જ્યારે રાહત એજન્સીઓ સહાય એજન્સીઓ વિકાસશીલ દેશોમાં આવે છે ત્યારે તેઓ વિચારે છે કે આ લોકોનો અનુભવ નથી હોતો કે સ્વ નિર્મિત કાર્યક્રમો કેવી રીતે કાર્ય કરે છે કે કેવી રીતે તેમની સહભાગી મિકેનિઝમ્સ કાર્ય કરે છે જે આંધળી માન્યતા છે તેથી જો તમે જે ચર્ચા કરી છે તેની યોજનાકીય સમજ તમે કે બોનો અને વિલિયમ હન્ટર એક સરસ કાલ્પનિક આકૃતિમાં ઘડ્યા છે જ્યાં પુનર્નિર્માણનો તબક્કો છે તે કેવી રીતે જુદા જુદા દળો સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે એક પ્રવચન છે જ્યાં આપત્તિઓ પુનર્નિર્માણ અને સામાન્ય વિકાસ પ્રક્રિયા ચાલુ છે અમારી પાસે વિકલ્પ અને પસંદગીઓ છે આપણી પાસે સ્થળાંતરનાં વિકલ્પો છે અમારી પાસે સ્થિતિ છે આપણી પાસે બિલ્ડિંગ ટાઇપોલોજિસ છે અમારી પાસે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ છે તેથી ત્યાં વિકલ્પો અને પસંદગીઓ આગળ આવે છે જે બળનો સમૂહ છે જમીનના મુદ્દાઓ અને મુદત કે જે મેં હમણાં જ તમારી સાથે માલિકી ભાડા અને સ્ક્વોટિંગ અંગે ચર્ચા કરી છે ભૌતિકતા વિનાશનું પ્રમાણ આવર્તક તકનીક આફતની ભૂગોળ વિસ્થાપન આવાસનો પ્રકાર અને બાંધકામ ઉદ્યોગ સામાજિક સંબંધો સામાજિક મુશ્કેલીઓ ગરીબી ગરીબીનું આપત્તિ જોખમ અને નબળાઈઓનું સીધું સમીકરણ છે હાંસિયામાં પ્રતિનિધિત્વ પ્રણાલીઓ જે ઘણીવાર આપત્તિથી પ્રભાવિત થાય છે શક્તિ પછી ભલે તે સ્થાનિક સરકાર હોય પછી ભલે તે કોઈ એજન્સી હોય પછી ભલે તે સામંતવાદી પ્રણાલી હોય તેથી તે ત્યાં જ વિચારધારાઓ છે કે તેઓ કેવી રીતે વિકાસની કલ્પના કરે છે વિકાસ ભંડોળ અને નીતિઓ પર નિયંત્રણ રાખવા માટે રાજકીય ક્ષમતા છે તેથી તે છે જ્યાં ટૂંકા સારાંશમાં ઇયાન ડેવિસ પ્રતિબિંબિત કરે છે આશ્રયસ્થાનને એક ઓબ્જેક્ટ તરીકે નહીં પણ પ્રક્રિયા તરીકે ધ્યાનમાં લેવું આવશ્યક છે અને આપણાં દૈનિક અવલોકનોમાં આપણે સામનો કરી રહ્યા છીએ તેવા આ કિસ્સાઓ અને ઉદાહરણોનો આ સંપૂર્ણ સમૂહ તે આપત્તિઓ પછી ઘર બનાવવા અથવા રિમેક કરવા માટે વધુ સાંસ્કૃતિક સંવેદનશીલ અભિગમ માટે ટીકા ખોલે છે તેથી સંસ્કૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સ્થળ અને જગ્યાની દાર્શનિક સમજ અને સ્થળ બનાવવાની પ્રક્રિયાની સમજ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કોઈ આર્કિટેક્ટને સમજવું જોઈએ અને આ ચોક્કસ વિષયને વધુ અસરકારક રીતે જોવા માટે તમારે ખરેખર પ્રતિબિંબિત શિક્ષણને જોવાની જરૂર છે જાણો કે આપણે પ્રેક્ટિસમાંથી કેવી રીતે શીખીશું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે હું આશા રાખું છું કે તમે સમજી શકશો ખુબ ખુબ આભાર